છેલ્લા કલાસ માં આપણે સીરીઝ RLC સર્કિટ ના સ્ટેપ રિસ્પોન્સ વિશે ચર્ચા કરી રહ્યા હતા આ કલાસમાં આપણે સિરીઝ RLC સર્કિટ પર ચર્ચા ચાલુ રાખીશું અને જ્યારે RLC પેરેલલ માં જોડાયેલ હશે તે કંડીશન પણ જોઈશું અને પછી તમે તે સર્કિટને સ્ટેપ રિસ્પોન્સ આપશો તો ચાલો આપણે પાછલા કલાસમાં જેની ચર્ચા કરી રહ્યાં હતાં તેનું પુનરાવર્તન કરીએ છેલ્લા કલાસમાં આપણે સિરીઝ RLC સર્કિટના સ્ટેપ રિસ્પોન્સ વિશે ચર્ચા કરી હતી અને આપણે ચર્ચા કરી હતી કે સમય t0 પર જ્યારે સ્વિચ ક્લોઝડ હોય ત્યારે તે સર્કિટનું સમીકરણ LdidtRivVs હોય છે જ્યાં VS વોલ્ટેજ સોર્સ છે હવે જ્યારે આપણે તેને રિએરેન્જ કરીએ ત્યારે સેકન્ડ ઓર્ડર ડિફરેન્શિયલ ઈકવેશન d2vdt2RLdvdtvLCVsLC મળે છે અને પછી આપણે ચર્ચા કરી કે સિરીઝ RLC સર્કિટના મેશ એનાલિસીસ ના આધારે આપણને મળેલા સમીકરણના ઉકેલના બે કોમ્પોનેન્ટ્સ છે એક નેચરલ રિસ્પોન્સ છે અને બીજો ફોર્સ્ડ રિસ્પોન્સ છે અને આપણે જોયું કે કુલ રિસ્પોન્સ એ ફોર્સ્ડ રિસ્પોન્સ તેમજ નેચરલ રિસ્પોન્સનો સરવાળો છે નેચરલ રિસ્પોન્સ મેળવવા માટે આપણે VS0 સેટ કરીએ છીએ અને આપણને ત્રણ કંડીશન્સ મળી જેમ કે ઓવરડેમ્પ્ડ ક્રિટીકલી ડેમ્પ્ડ અને અન્ડરડેમ્પ્ડ અને આ ત્રણ કંડીશન હેઠળ આપણને ત્રણ વોલ્ટેજ વેલ્યુ મળી અને પછી આપણે ચર્ચા કરી કે ફોર્સ્ડ રિસ્પોન્સ એ કેપેસિટર ની એક્રોસ મા સ્ટેડી સ્ટેટ વેલ્યુ છે જે વોલ્ટેજ VS સિવાય બીજું કંઈ નથી અને આખરે આપણને ત્રણ કંડીશન્સ મળી જે ઓવરડેમ્પ્ડ કેસ ક્રિટીકલી ડેમ્પ્ડ કેસ અને અંડરડેમ્પ્ડ કેસ છે અને આપણે છેલ્લા કલાસમાં ચર્ચા કરી રહ્યા હતા કે આપણને બે અજ્ઞાત ના સંદર્ભમાં ત્રણ સમીકરણો મળ્યાં જે A1 અને A2 છે આપણે A1 અને A2 ની વેલ્યુને ઇનિશિયલ અને ફાઇનલ કંડીશન્સ ની મદદથી મેળવી શકીએ જેમ કે ઇનિશિયલ વોલ્ટેજ અથવા કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ ઇન્ડક્ટર માંથી પસાર થતો ઇનિશિયલ કરંટ અને તે જ રીતે ફાઇનલ વેલ્યુઝ તો આપણે શું કરીશું આપણે ઉદાહરણની મદદથી આને સમજવાનો પ્રયત્ન કરીશું તો આપણે શું કરીશું આપણે આ ઉદાહરણ લઈશું આ ઉદાહરણમાં સ્વીચ t0 સમય પર ઓપન થાય છે અને રેઝિસ્ટન્સ R જે આકૃતિમાં આપવામાં આવ્યો છે તે 5 છે તો શું થાય છે શરૂઆતમાં સ્વીચ ક્લોઝડ છે અને જ્યારે તેને ઓપન કરવામાં આવે છે ત્યારે આ સર્કિટ સીરીઝ RLC સર્કિટમાં રૂપાંતરિત થાય છે તો ચાલો આપણે કોઈ સમય t પર કરંટની વેલ્યુ અને કોઈ સમય t પર વોલ્ટેજની વેલ્યુ શોધવાનો પ્રયત્ન કરીએ જો તમે આ આકૃતિ જોશો જ્યારે આ સ્વીચ શરૂઆતમાં સમય t0 માટે ક્લોઝડ હોય તો શું થાય છે આ સર્કિટમાં ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ થશે કારણ કે સ્વિચ ખૂબ જ લાંબા સમય સુધી કનેક્ટેડ છે અને કેપેસિટર ઓપન સર્કિટ હશે કારણ કે તે ચોક્કસ વેલ્યુ સુધી ચાર્જ થશે અને તે ઓપન સર્કિટ તરીકે કાર્ય કરશે તો સર્કિટમાં ફક્ત આ બે રેઝિસ્ટન્સ બાકી રહે છે આ બે રેઝિસ્ટન્સના આધારે આપણે શોધી શકીએ કે સમય t0 પર કેપેસિટરની એક્રોસના વોલ્ટેજની વેલ્યુ શું હશે અને સમય t0 પર ઇન્ડકક્ટર માંથી પસાર થતા કરંટની વેલ્યુ શું હશે તો આ આપણો સ્ટાર્ટીંગ પોઇન્ટ હશે હવે પ્રશ્નમાં અહીં 5 આપવામાં આવેલ છે હવે સ્વીચ સમય t0 પર ક્લોઝડ થાય છે તો તે સમય પર એટલે કે સમય t0 પર આપણે પહેલા ઇન્ડકટર માંથી પસાર થતા કરંટની વેલ્યુ શોધવી પડશે તો આપણને શું મળશે કારણ કે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે સર્કિટમાં ફક્ત આ બે રેઝિસ્ટન્સ છે અને ઇન્ડકટર માંથી પસાર થતો કરંટ એ રેઝિસ્ટન્સ માંથી પસાર થતો કરંટ જ છે તો આપણી પાસે અહીં વોલ્ટેજ સોર્સ 24 V છે અને R ની વેલ્યુ 5 છે 1 ની વેલ્યુના રેઝિસ્ટન્સને 5 ના રેઝિસ્ટન્સ સાથે સિરીઝ જોડવામાં આવે છે તેથી સર્કિટનો કુલ રેઝિસ્ટન્સ 6 છે જેની એક્રોસમાં 24 V એપ્લાય થાય છે ઇનિશિયલ કરંટ એટલે કે સમય t0 પરનો કરંટ 4A છે હવે કેપેસિટરની એક્રોસના ઇનિશિયલ વોલ્ટેજ 1 રેઝિસ્ટરની એક્રોસના વોલ્ટેજ જેટલા જ હશે તો જેવું કે તમે આકૃતિમાં જોઈ શકો છો આપણે 1 રેઝિસ્ટર ની એક્રોસના વોલ્ટેજની વેલ્યુ શોધવાની છે આપણે જાણીએ છીએ કે સર્કિટમાં વહેતા કરંટની વેલ્યુ 4A છે જેની આપણે હમણાં જ ગણતરી કરી છે તેથી કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ એ 1 અને 4A નો ગુણાકાર હશે જે 4V છે તો આપણને કેપેસિટરની એક્રોસના ઇનિશિયલ વોલ્ટેજ 4V મળે છે હવે જયારે સમય t0 હોય ત્યારે સ્વીચ ઓપન છે એટલે કે 1 રેઝિસ્ટર હવે ડિસ્કનેક્ટેડ છે તો સમય t0 પર આ રેઝિસ્ટર હવે સર્કિટથી ડિસ્કનેક્ટ થઈ જશે હવે સર્કિટમાં આપણી પાસે ફક્ત 5 નો R છે 1H નું ઇન્ડક્ટર છે અને 0 5 F નો કેપેસિટર છે તો આપણે સીરીઝ RLC સર્કિટનો ટિપિકલ કેસ જોઈ રહયા છીએ હવે આ કેસમાં આપણે પહેલા કેરેક્ટરીસ્ટિક્સ રૂટ્સ શોધવા પડશે કારણ કે આ સિરીઝ RLC સર્કિટ છે આપણે ચર્ચા કરી હતી કે કેરેક્ટરીસ્ટિક્સ રૂટ્સની વેલ્યુ શું હશે તો ચાલો આપણે ની વેલ્યુ શોધીએ R2L હોય છે અને આપણને ની વેલ્યુ 2 5 મળે છે 01LC છે અને તેની વેલ્યુ 2 મળે છે હવે તમે જોઈ શકો છો કે 0 છે તેનો અર્થ છે કે આ ઓવરડેમ્પ્ડ કંડીશન છે તો આ કિસ્સામાં ઓવરડેમ્પ્ડ એટલે કે કેરેક્ટરીસ્ટિક્સ રૂટ્સની વેલ્યુ 1 અને 4 થશે જે તમે 12 2 02 સૂત્રથી શોધી શકો છો આ ઓવરડેમ્પ્ડ નેચરલ રિસ્પોન્સ હોવાથી કોઈ પણ સમય t પર કેપેસિટરની એક્રોસમાં વોલ્ટેજની વેલ્યુ vvfA1e tA2e 4t તરીકે લખી શકાય છે હવે vf એ ફોર્સ્ડ અથવા સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ છે તો આકૃતિ પરથી કે જે મોડીફાઇડ સર્કિટ છે જ્યારે સ્વીચ ઓપન કરવામાં આવે છે તો ફાઇનલ વેલ્યુ કે જે vf ની વેલ્યુ છે એ Vs ની વેલ્યુ જેટલી છે કારણ કે કેપેસિટરને આ વેલ્યુથી ચાર્જ કરતા કરંટની વેલ્યુ 0 થશે તો સ્ટડી સ્ટેટ પર vf ની વેલ્યુ 24 V થશે તેથી હવે આપણે લખી શકીએ છીએ કે v24 A1e tA2e 4t હવે આગળનું કાર્ય A1 અને A2 ની વેલ્યુ શોધવાનું છે હવે ઇનિશિયલ કંડીશન પરથી એટલે કે સમય t0 પર આપણે જાણીએ છીએ કે વોલ્ટેજ v ની વેલ્યુ 4V હતી જેની આપણે હમણાં જ ગણતરી કરી છે તો જો આપણે આ સમીકરણમાં t0 મૂકીએ તો આપણને v424A1A2 20A1A2 મળે છે તો સમય t0 પર આપણને કેપેસિટરની એક્રોસમાં વોલ્ટેજ પરથી આ મળે છે આપણે જાણીએ છીએ કે ઇન્ડક્ટરમાં કરંટ અચાનક બદલી શકાતો નથી સમય t0 પછી તેમાં સમાન કરંટ જ પસાર થાય છે એટલે કે જ્યારે આપણે સ્વીચને ઓપન કરીએ ત્યારે પણ ઇન્ડક્ટર માંથી પસાર થતો કરંટ અચાનક બદલતો નથી કારણ કે આ સિરીઝ સર્કિટ છે તેથી સમય t0 પર ઇન્ડકટર માંથી પસાર થતો કરંટ કેપેસીટર માંથી પણ પસાર થશે તેથી આપણે કહી શકીએ કે i0Cdv0dt4 જેની આપણે થોડા સમય પહેલા ગણતરી કરી હતી તો સમય t0 પર dv0dt16 છે આ તમે સમીકરણ પરથી ગણી શકો છો હવે આ કંડીશન કે જે સમય t0 પર dv0dt છે તેનો ઉપયોગ કરતા પહેલા આપણે v નું ડેરિવેટિવ લેવું પડશે તો આપણે જાણીએ છીએ કે આ સમય t પર v ની વેલ્યુ છે તો ચાલો આપણે આનું ડેરિવેટિવ કરીએ જ્યારે આપણે ડેરિવેટિવ કરીએ છીએ ત્યારે આપણને dvdt ની વેલ્યુ A1e t 4A2e 4t મળે છે હવે જો તમે t0 મૂકશો તો તમને બીજું સમીકરણ 16 A1 4A2 મળશે તો હવે તમારી પાસે A1 અને A2 માટે 2 સમીકરણો છે પહેલું તમને અહીંથી મળ્યું હતું અને બીજું તમને અહીંથી મળ્યું છે તો તમે આ બે સમીકરણોનો ઉપયોગ કરી શકો છો અને A1 અને A2 ની વેલ્યુ શોધી શકો છો તો જ્યારે તમને A1 અને A2 ની વેલ્યુ મળે ત્યારે તમે તે વેલ્યુઝને સમય t પર વોલ્ટેજ માટેની વેલ્યુમાં મૂકી શકો છો અને તમેં સમીકરણ માં બતાવ્યા પ્રમાણે સમય t પરના વોલ્ટેજનું એક્સપ્રેશન મેળવી શકો છો હવે કારણ કે ઇન્ડક્ટર અને કેપેસિટર સિરીઝમાં છે ઇન્ડકટર કરંટ અને કેપેસિટર કરંટ સમાન છે તેથી આપણે શું કહી શકીએ આપણે કહી શકીએ કે ઇન્ડક્ટર કરંટ iCdvdt છે તો જ્યારે તમે આને ડિફરન્શિએટ કરો અને C દ્વારા ગુણાકાર કરો જે કેપેસિટર છે ત્યારે તમને કોઈ પણ સમય t માટે કરંટ i ની વેલ્યુ મળશે હવે જો તમે t ની વેલ્યુ 0 રાખશો તો તમને તે જ એક્સપ્રેશન મળશે જે આપણને કરંટ i માટે સમય t0 માટે મેળવ્યું હતું જે આપણું અપેક્ષિત પરિણામ છે તો આ રીતે તમે ઇનિશિયલ વેલ્યુઝની મદદથી અજ્ઞાત કે જે A1 અને A2 છે તેની વેલ્યુની ગણતરી કરી શકો છો જે ઇન્ડક્ટર કરંટ અને કેપેસિટર વોલ્ટેજ છે હવે ચાલો આપણે બીજા કેસ તરફ આગળ વધીએ જે પેરેલલ RLC સર્કિટ માટેનો સ્ટેપ રિસ્પોન્સ છે હવે આ કેસ માટે અહીં આકૃતિમાં પેરેલલ RLC સર્કિટ બતાવવામાં આવી છે આપણે શું કરી રહ્યા છીએ આપણે શરૂઆતમાં સમય t0 પર સ્વીચને ક્લોઝડ રાખીએ છીએ પછી આપણે સ્વીચને ઓપન કરી રહ્યા છીએ જેથી આપણને પેરેલલ RLC સર્કિટ મળે છે સમય t0 માટે કરંટ સોર્સ શોર્ટ સર્કિટ હશે તેથી જ્યારે આપણે તેને ઓપન કરીશું ત્યારે તે પેરેલલ RLC સર્કિટમાં રૂપાંતરિત થયેલ હશે હવે સમય t0 માટે ચાલો ઉપરના નોડ પર KCL એપ્લાય કરીએ તો પછી શું થશે કરંટ i ની વેલ્યુ 3 સર્કિટ એલીમેન્ટ્સ માં વિભાજીત થશે જે R L અને C છે તો રેઝિસ્ટન્સ R માંથી પસાર થતા કરંટની વેલ્યુ vR છે v એ કોઈ પણ સમય t પર કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ છે વત્તા i છે જે ઇનિશિયલી કોઈ પણ સમય t પર ઇન્ડકટર માંથી પસાર થતો કરંટ છે વત્તા કેપેસિટર કરંટ છે કેપેસિટર કરંટને C dVdtદ્વારા આપી શકાય છે અને આ ત્રણ કરંટનો સરવાળો સોર્સ કરંટ Is ની વેલ્યુના બરાબર હશે હવે આપણે જાણીએ છીએ કે vLdidt છે આપણે આ સમીકરણમાં v ની વેલ્યુ મૂકીએ અને આપણે રિએરેન્જ કરીએ ત્યારે અંતિમ સમીકરણ d2idt21RCdidtiLCIsLC મળે છે તો આ સર્કિટના પેરેલલ સંયોજનથી તમને આ મળે છે હવે સંપૂર્ણ સોલ્યુશન એ નેચરલ રિસ્પોન્સ તેમજ ફોર્સ્ડ રિસ્પોન્સ ધરાવતું હશે તો તમે કુલ કરંટ i ને ફોર્સ્ડ રિસ્પોન્સ અને નેચરલ રિસ્પોન્સ દ્વારા લખી શકો છો હવે નેચરલ રિસ્પોન્સ એ જ્યારે આપણે અગાઉના વિભાગમાં સોર્સ ફ્રી પેરેલલ RLC સર્કિટની ચર્ચા કરી હતી તે મુજબ જ છે તેથી આપણે આ સમીકરણો લખી શકીએ તો આપણને શું મળ્યું ઓવરડેમ્પ્ડ ના કેસમાં નેચરલ રિસ્પોન્સ A1e1tA2e2t છે જ્યાં 1 અને 2 ગવર્નીંગ સમીકરણ ના કેરેક્ટરીસ્ટિક્સ રૂટ્સ છે અને ક્રિટીકલી ડેમ્પ્ડ ના કેસમાં નેચરલ રિસ્પોન્સ A1e tA2e tA3e t હતો જયાં એ ડેમ્પીંગ કોએફિશિયન્ટ છે અને અન્ડરડેમ્પ્ડ ના કેસમાં આપણને નેચરલ રિસ્પોન્સe t A1 cos dt A2 sin dt મળ્યો હતો જ્યાં d એ ડેમ્પીંગ ફ્રીક્વન્સી છે હવે જ્યારે આપણે સોર્સ ફ્રી રિસ્પોન્સ જે સર્કિટનો નેચરલ રિસ્પોન્સ છે તેના વિશે ચર્ચા કરી ત્યારે આપણને આ ત્રણ કેસ મળ્યા હતા હવે ફોર્સ્ડ રિસ્પોન્સ એ i ની સ્ટેડી સ્ટેટ અથવા અંતિમ વેલ્યુ છે તો જો તમે સર્કિટ જોશો તો જ્યારે સ્વીચ ખુબ લાંબા સમય માટે ઓપન હોય ત્યારે આ ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ થશે તેથી બધો કરંટ જે Is છે તે ઇન્ડક્ટર માંથી પસાર થશે અને તમે કહી શકો કે કરંટની અંતિમ વેલ્યુ જે ઇન્ડક્ટર માંથી પસાર થાય છે તે સોર્સ કરંટ Is ના બરાબર છે તો તમે if ની જગ્યાએ Is ની વેલ્યુ ઉમેરશો આ ફોર્સ્ડ રિસ્પોન્સ છે તેથી તમને કરંટ કુલ વેલ્યુ જે મળશે તે Is વત્તા ઓવરડેમ્પ્ડ કેસમાં સર્કિટનો નેચરલ રિસ્પોન્સ હશે ફરીથી Is વત્તા સર્કિટનો ક્રિટીકલી ડેમ્પ્ડ રિસ્પોન્સ જ્યા સોર્સ ઉપલબ્ધ નથી અને અન્ડરડેમ્પ્ડના કેસમાં આપણને Is વત્તા અન્ડરડેમ્પેડ સર્કિટનો નેચરલ રિસ્પોન્સ મળે છે તો આ 3 આપણને સર્કિટના ડેમ્પીંગ કોએફિશિયન્ટ્સ અને નેચરલ ફ્રીક્વન્સીના સંદર્ભમાં વિવિધ કંડીશન પરથી મળે છે તો આ અને 0 છે તો વિવિધ કંડીશન હેઠળ તમને કરંટ માટે આ 3 વેલ્યુઝ મળશે ઓવરડેમ્પ્ડ કેસમાં 0 ક્રિટીકલી ડેમ્પ્ડ કેસમાં 0 અને અન્ડરડેમ્પ્ડ કેસમાં 0 હોય છે તો હવે કરંટ સમીકરણોના આ સેટ માં તમે જાણો છો કે A1 અને A2 એ બંને અજ્ઞાત છે તો આપણે તેને કેવી રીતે શોધી શકીએ આપણે A1 અને A2 ની વેલ્યુ શોધવા માટે કરંટ અને વોલ્ટેજની ઇનિશિયલ વેલ્યુઝનો ઉપયોગ કરી શકીએ એટલે કે ઇન્ડક્ટર માંથી પસાર થતો કરંટ અને કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ હવે આપણે તે કેવી રીતે કરીશું ચાલો આપણે વધુ સ્પષ્ટતા માટે એક ઉદાહરણ લઈએ અહીં જો તમે સર્કિટ જોશો તો 4A કરંટ સોર્સ ઇન્ડક્ટરની એક્રોસમાં જોડાયેલ છે તેથી સમય t0 પર જ્યારે સ્વીચ ઓપન કરવામાં આવે છે ત્યારે કરંટ ફક્ત ઇન્ડક્ટર માંથી પસાર થાય છે તેથી તમે કહી શકો કે સમય t0 પર સર્કિટ બે ભાગમાં વિભાજીત થાય છે એક ભાગ જ્યાં કરંટ સોર્સ ઉપલબ્ધ છે અને બીજો ભાગ જ્યાં વોલ્ટેજ સોર્સ ઉપલબ્ધ છે તેથી સમય t0 પર જ્યારે સ્વીચ ઓપન હોય છે ત્યારે કરંટ 20 H ના ઇન્ડક્ટર માંથી પસાર થાય છે આનો અર્થ એ થાય છે કે તમે કહી શકો છો કે સમય t0 પર કરંટ i 4A છે આ તમે સર્કિટથી સરળતાથી મેળવી શકો છો હવે તમે જોશો કે સર્કિટના બીજા ભાગમાં જે વોલ્ટેજ જોડાયેલ છે તે 30u V છે તો આનો અર્થ શું છે આનો અર્થ એ છે કે સમય t0 પર વોલ્ટેજની વેલ્યુ 30V છે સમય t0 પર આ વેલ્યુ 0 V બને છે એટલે કે જ્યારે સ્વીચ ક્લોઝડ થાય છે ત્યારે આ વોલ્ટેજ સોર્સ શોર્ટ સર્કિટ બને છે તો આ એવું કંઈક છે જેને તમારે ધ્યાનમાં રાખવું પડશે કારણ કે અહીં યુનિટ સ્ટેપ ફંક્શન u છે આનો અર્થ એ છે કે યુનિટ સ્ટેપ ફંક્શનની વેલ્યુ આ મુજબ છે જ્યા સમય t0 માટે આ વેલ્યુ છે અને સમય t0 માટે 0 છે તેથી આ બે વસ્તુઓ સાથે આપણે સર્કિટને સોલ્વ કરવા આગળ વધીએ સમય t0 માટે આ સ્વીચ ઓપન છે તેથી આપણે શોધ્યું કે ઇનિશિયલ કરંટ જે ઇન્ડક્ટર માંથી પસાર થાય છે તે 4A છે હવે સમય t0 માટે 30 u30 છે અને સમય t0 માટે 0 છે તો જ્યારે સમય t0 હોય ત્યારે જ વોલ્ટેજ સોર્સ સર્કિટ પર એપ્લાય થાય છે હવે t0 પર એટલે કે સ્વીચ ક્લોઝડ થાય તે પહેલાં કેપેસિટર ઓપન સર્કિટની જેમ કાર્ય કરે છે અને તેની એક્રોસના વોલ્ટેજ તેની સાથે પેરેલલ રીતે જોડાયેલા 20 રેઝિસ્ટરની એક્રોસના વોલ્ટેજ જેટલા જ છે તેથી જો તમે સર્કિટના આ ભાગને જોશો તો સ્વિચ ખૂબ જ લાંબા સમય સુધી ઓપન હોવાના લીધે આ કેપેસિટર ઓપન સર્કિટ તરીકે કાર્ય કરશે તેથી કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ 20 ના રેઝિસ્ટન્સની એક્રોસના વોલ્ટેજ જેટલા જ હશે હવે સમય t0 માટે વોલ્ટેજ સોર્સની વેલ્યુ 30V છે અને આ બે સિરીઝમાં છે કારણ કે કરંટ આ દિશામાં પસાર થાય છે તો 20 ના રેઝિસ્ટરની એક્રોસમાં વોલ્ટેજની વેલ્યુ શું હશે જે કેપેસિટરની પેરેલલ છે તમે વોલ્ટેજ ડિવિઝન નો ઉપયોગ કરી શકો છો અને તમને ખબર પડશે કે સમય t0 પર આ વોલ્ટેજની વેલ્યુ 15V ની બરાબર છે આ જ્યારે સ્વીચ ક્લોઝડ હોય છે ત્યારે આ કેપેસિટરની એક્રોસના ઇનિશિયલ વોલ્ટેજ છે તો આપણી પાસે કરંટની બે ઇનિશિયલ કંડીશન્સ છે સમય t0 પર ઇન્ડકટર માંથી પસાર થતો કરંટ અને સમય t0 પર કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ હવે સમય t0 માટે શું થશે સ્વીચ હવે ક્લોઝડ છે અને આપણી પાસે કરંટ સોર્સ સાથે પેરેલલ RLC સર્કિટ છે હવે વોલ્ટેજ સોર્સ ઓફ છે કારણ કે સમય t0 માટે આ 0 હશે તેથી આનો અર્થ એ છે કે તે શોર્ટ સર્કિટ હશે તો હવે 20 અને આ 20 બંને પેરેલલ થશે તેથી આપણે કહી શકીએ કે અસરકારક R ની વેલ્યુ જે સર્કિટની એક્રોસમાં છે તે 10 હશે કારણ કે 20 અને 20 હવે પેરેલલમાં છે આ શોર્ટ સર્કિટ થશે તો હવે આપણી પાસે પેરેલલ RLC સર્કિટ્સનો કેસ છે આપણી પાસે ઇન્ડક્ટર છે આપણી પાસે કેપેસિટર છે અને આપણી પાસે 10 નો બીજો ઇકવીવેલેન્ટ રેઝિસ્ટન્સ છે જે પણ પેરેલલમાં જ છે તો હવે આપણે શું કરી શકીએ હવે આપણે પેરેલલ RLC સર્કિટના કેસમાં આપણને જે સમીકરણો મળ્યાં છે તે એપ્લાય કરી શકીએ છીએ તેથી કેરેક્ટરીસ્ટિક્સ રૂટ્સ આપણે જે વેલ્યુઝની અગાઉ ગણતરી કરી હતી તેની મદદથી શોધી શકીએ છીએ તેથી એ 12RC છે તેથી જો તમે R અને C ની વેલ્યુ મૂકો R એ 10 છે C એ 8 mF છે તો તે 810 3બનશે અને આપણને ની વેલ્યુ 6 તેવી જ રીતે 01LC છે અને તમને તે 2 5 મળશે અહીં તમે જોશો કે 0 છે તેનો અર્થ એ છે કે આ ઓવરડેમ્પ્ડ સર્કિટનો કેસ છે આપણે કહી શકીએ કે રૂટ્સની વેલ્યુ 12 2 02 છે અને આપણને બે કેરેક્ટરીસ્ટિક્સ રૂટ્સ મળે છે આપણે લખી શકીએ કે કરંટ i ની વેલ્યુ ફોર્સ રિસ્પોન્સની બરાબર છે એટલે કે if અને અહી if ની વેલ્યુ Is જેટલી છે જેની આપણે પેરેલલ RLC ના કેસમાં હમણાં જ ગણતરી કરી અને વત્તા નેચરલ રિસ્પોન્સ છે જે A1e1tA2e2t છે અહીં Is4 છે આ આપણે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ જ્યારે સર્કિટમાં સ્વીચ ખૂબ જ લાંબા સમય માટે ક્લોઝડ હોય છે ત્યારે કેપેસિટર ઓપન સર્કિટ તરીકે કામ કરશે અને બધો જ કરંટ 20 H ના ઇન્ડક્ટર માંથી પસાર થશે તો તેનો અર્થ એ છે કે સર્કિટમાં Is4A છે તેથી આપણને આ મળ્યું છે Is4A છે હવે જો તમે ઉપરનાં સમીકરણોમાં t0 મૂકો તો તમે જાણો છો કે t0 પર i એ 4A છે જેની તમે હમણાં જ ગણતરી કરી તેથી તમને A2 A1 મળશે હવે જો તમે ઉપરોક્ત સમીકરણનું ડેરિવેટિવ didt લેશો તો તમને સમય t0 પર આ એક્સપ્રેશન મળશે didt 11 978 A1 0 521 A2 હવે તમે જાણો છો કે કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ અચાનક બદલી શકાતા નથી તેથી તે 15V જેટલા રહેશે અને કેપેસિટર ઇન્ડક્ટર સાથે પેરેલલ હોવાથી ઇન્ડક્ટરની એક્રોસમાં સમાન વોલ્ટેજ એપ્લાય થશે તેથી તમે લખી શકો કે ઇન્ડકક્ટરની એક્રોસમાં વોલ્ટેજ Ldidt0 હવે આ સમીકરણમાં વેલ્યુ મુકો જેથી તમને A2 ની વેલ્યુ મળશે તમે આ એક્સપ્રેશનનો ઉપયોગ કરી શકશો જેની આપણે સમય t0 માટે વેલ્યુ શોધતી વખતે ગણતરી કરી હતી અને સમય t0 માટે જયારે i 4A હતા ત્યારે આપણને A1 અને A2 વચ્ચેનો સંબંધ મળ્યો હતો તો હવે આપણી પાસે બે સમીકરણો છે અને આપણે તેને સોલ્વ કરી શકીએ છીએ અને આપણે A2 ની વેલ્યુ મેળવી શકીએ છીએ અને એ જ રીતે આપણે A1 ની વેલ્યુ મેળવી શકીએ છીએ તેથી હવે આપણી પાસે A1 અને A2 છે આપણે કહી શકીએ કે કરંટ i ની વેલ્યુ એ 4 પ્લસ એક્સપ્રેશન્સ છે તમે કોમ્પોનેન્ટ્સની વેલ્યુ અહીં મૂકો જેથી તમને આ સમીકરણ મળશે તો t ના સંદર્ભમાં આ કરંટનું ફાઇનલ એક્સપ્રેશન છે તો આ સાથે તમે પેરેલલ RLC સર્કિટ હોય ત્યારે A1 અને A2 ની વેલ્યુની ગણતરી કરી શકો છો તો આ સાથે આપણે આજનું સેશન સમાપ્ત કરીએ છીએ તો આ સેશનમાં આપણે સીરીઝ RLC સર્કિટ તેમજ પેરેલલ RLC સર્કિટ માટેના સ્ટેપ રિસ્પોન્સની ચર્ચા કરી અને હવે આપણે ફર્સ્ટ ઓર્ડર સેકન્ડ ઓર્ડર ના સમીકરણોને વધુ સરળ ફોર્મેટ માં સોલ્વ કરવા આગળ વઘીશું કારણ કે આ પ્રકારનાં સમીકરણમા અત્યાર સુધીમાં જે આપણે ચર્ચા કરી તે ડિફરેન્શિયલ સમીકરણો આધારીત હતા તેઓ ફર્સ્ટ ઓર્ડર અને સેકન્ડ ઓર્ડર ડિફરેન્શિયલ સમીકરણો હતા તેને ક્યારેક સોલ્વ કરવા મુશ્કેલ હોય છે તેથી આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ તરીકે ઓળખાતી અન્ય તકનીકનો ઉપયોગ કરીશું અને આપણે પહેલા લાપ્લાસ ટ્રાન્સફોર્મને સમજવાનો પ્રયત્ન કરીશું અને પછી આપણે તકનીકને આ ફર્સ્ટ ઓર્ડર અને સેકન્ડ ઓર્ડરના સમીકરણો તથા ફર્સ્ટ ઓર્ડર અને સેકન્ડ ઓર્ડરની સર્કીટ્સને સોલ્વ કરવા માટે એપ્લાય કરીશું